તેથી હવે આપણે આ સૂત્રનું વિવેકીકરણ કેવીરીતે કરવું તે જોશું હવે આપણે તે મેળવીશું અને તેને ઉકેલીશું બરાબર તેથી વિવેકીકરણ માટે પ્રથમ વસ્તુ જે આપણે પહેલેથી જ જોઈ છે કે કારણ કે વિવેકીકરણમાં તેને તત્વોમાં વિભાજીત કરવાનો સમાવેશ થાય છે બરાબર તેથી આ તત્વોમાં વિભાજીત થાય છે તેના માટે આપણે જૂનો શબ્દ સેગ્મેન્ટ કહેવાય છે તેથી આ બીજો શબ્દ છે જે તમે સાંભળ્યો તેથી વિભાજન તે એક પ્રકારનો રોજિંદો શબ્દ છે તેનાથી વધુ તકનીકી શબ્દ ક્ષેત્રનું ટેસેલેશન છે બરાબર

ચાલો કહીએ કે આ ની અંદર વૈશ્વિક અજ્ઞાત U1 અને U2 છે અને આપણે U1 માટે કયું સ્થાનિક નામ આપશું તેથી તે U1e બનશે બરાબર ફક્ત બરાબર અને આ U2e બનશે શું તે બરાબર છે હા તેથી અહીં આ ડાબા નો ઉલ્લેખ કરે છે અને આ જમણા નો ઉલ્લેખ કરે છે બરાબર તેથી હું આને ફરીથી લખી રહયો છું જેથી તમને આ પ્રણાલી જે આપણી પાસે છે તેનો ઉપયોગ કરી મેળવી શકો અને હા તે વૈશ્વિક છે બરાબર તેથી તેની સાથે આપણે પહેલેથી શું ચર્ચા કરી છે કે બેઝીઝ ફંક્શન N1e એ x1 આગળ 1 થશે અને x2 આગળ 0 થશે બરાબર તેથી આનું સ્વરૂપ કયું હતું તેથી N1ex2e xx2e x1ex1exx2eN1e0 અને બીજું આ જે આપણે પહેલેથી જોયું છે અને તેવી જ રીતે N2ex x1ex2e x1ex1exx2eN2e0 બંને ને સાથે લેતા હું ફંક્શન ને અહીં અંદર લખું છું આ x ના U ને હું કેવી રીતે લખીશ તેથી હું તેને U1eN1exU2eN2ex તરીકે લખીશ બરાબર પરંતુ હવે આ જુઓ હવે ડાબી બાજુએ થોડું ધ્યાન આપો કે આ Ux શું છે આખું ક્ષેત્ર બરાબર તેથી આ આખું ક્ષેત્ર જે અહીં થી અહીં સુધીની અસ્તિત્વ ધરાવે છે e ના સેગમેન્ટ માં જમણીબાજુ રહેલું પદ બિન શૂન્ય છે તેથી હું U માટેનું સામાન્ય સમીકરણ કેવી રીતે લખીશ વિદ્યાર્થી વિદ્યાર્થી વડે ગુણાકાર કરો વડે ગુણાકાર કરો વિદ્યાર્થી પલ્સ આપણે પલ્સ દ્વારા ગુણવાની જરૂર નથી કારણ કે N1e ની પાસે પહેલાથી જ પલ્સ નો ખ્યાલ અંદર છે જ કારણ કે વ્યાખ્યા દ્વારા મેં તેને બહારની બાજુ 0 બનાવી છે તેથી N1e ની પાસે પહેલેથી જ અંદર પલ્સ ના રેખીય સંયોજનના રૂપે બનાવી શકું તેથી અહીં શું કરવાનું બાકી છે વિદ્યાર્થી સરવાળો સરવાળો બરાબર છે વિદ્યાર્થી નોડસ મારે એકંદરે તત્વોનો સરવાળો કરવો પડશે ના કે નોડસ નો બરાબર Uxe1NeU1eN1exU2eN2exe1Nei12UieNiex તેથી આ સરવાળામાં બધા પદ ફક્ત બિન શૂન્ય છે તે પોતાનું તત્વ છે તે બીજા તત્વો ઉપર ફેલાશે નહિ બરાબર તે પલ્સ ના બેઝીઝ ફંક્શન જેવું છે તેથી તે આપોઆપ તમે મને આપ્યું છે તમે મને આ Ne પદ નો કોઈ પણ x ઈચ્છો તે આપો ફક્ત ઇન્ટરેસ્ટ માં એક સમીકરણ બિન શૂન્ય હશે અને તે એ પદ છે જે હું ઈચ્છુ છું જયારે આપણે કોઈ સરળ વસ્તુ માટે આ કરીએ જેમ કે તમે જાણો છો કે ફસ્ટ ઓર્ડર ને સ્પષ્ટ કરવા માટે જરૂરી છે ત્યારબાદ અહીં આ પ્રથમ સમીકરણ લખવું એ કંટાળાજનક બની જાય છે બરાબર દરેક તત્વ પર સરવાળો છે હવે દરેક તત્વની અંદર આ 2 નંબર જે મારી પાસે અહીં છે તે મારે બેઝીઝ ફંક્શન માં બદલાવીશું બરાબર આ સૂત્ર માં અહીં પહેલાની સૂત્ર છે આ U એ સામાન્ય હતો બરાબર હવે હું શું કરવા જઈ રહ્યો છું હવે તે મને U માંથી મળેલ છે હું આ સૂત્રમાં જે મને મળ્યું તે તેમાં બદલાવું છે બરાબર તેથી ચાલો તે કરીએ તેથી સૂત્રોની પદ્ધતિ ઉત્પન્ન કરવા હું તેને રીતે લખી શકીશ તેથી સૌ પ્રથમ Uxe1Nei12Uie છે તે ગેલેર્કીન એ બંને સમાન છે તેથી હું Wmx ને Nie તરીકે પસંદ કરીશ તેથી યાદ રાખો કે ટેસ્ટિંગ ફંક્શન એ સંપૂર્ણપણે જાણીતા છે અથવા શું તેની અંદર કોઈ અજાણ્યા છે જો તમે આ સૂત્રમાં પાછા આવો તો આ તમારું પગલું છે અહીં જુઓ અહીં આ મોટું સૂત્ર હોઈ શકે છે તમારા અજાણ્યા ક્યાં જઈ રહ્યા છે ક્યુ પદ અજાણ્યા ને લઇ જાય છે આ સૂત્રમાં અજાણ્યા શું છે શું તે W p U q f અજાણ્યા છે U એ અજાણ્યા છે તે એ છે જે આપણે બીજું બધું શોધવા ઇચ્છતા હતા તેથી Wm પણ જાણીતા છે હું તેને પસંદ કરવા જઈ રહ્યો છું હું તેને દરેક બેઝીઝ ફંક્શન ની પદ્ધતિ છે બરાબર તેથી હવે ચાલો ફરી પાછા અહીં આવીએ તેથી મારે Wmx તરીકે શું પસંદ કરવું જોઈએ તેથી તમે Ux ને જોઈ શકો છો Ux માં અજ્ઞાત શું છે કે જે Ux માં અજ્ઞાત ભાગ છે વિદ્યાર્થી આ વસ્તુ બરાબર આ વસ્તુ અજ્ઞાત છે આ વસ્તુ સંપૂર્ણપણે જાણીતી છે કારણ કે આ બીજા નોડ ના સ્થાન માં તોડી નાખ્યા છે તેથી Wmx શું બનશે તેથી પ્રશ્ન એ છે કે શું Wmx એ Ui ને ધરાવે છે તેથી ચાલો ફરી આ સૂત્ર તરફ જઈએ તેથી તમે અહીં તમારા આ અજ્ઞાત ને બદલો છો કે જે UieNiex ધરાવે છે આ તે છે જે U માટે બદલી કરવામાં આવી રહ્યું છે તેથી અહીં અજ્ઞાત છે હવે અહીં Wmx દેખાશે અને અહીં આપણે કહ્યું હતું કે W જાણીતો હોવો જોઈએ અજ્ઞાત વસ્તુ સાથે પરીક્ષણ કરવાનો કોઈ અર્થ નથી તેથી Wmx એ શું બનશે જો તે તેની અંદર Uie ધરાવે છે જેવી રીતે તમે Uie નું પૂછી રહ્યા છો તો આ સૂત્ર માં Uie સાથે શું થશે તે સેકન્ડ ઓર્ડર બની જશે મને Uie ના ચોરસ મળશે અને તમને આ પ્રકારની વસ્તુની ખબર છે પરંતુ તે કરવાથી શું પ્રાપ્ત નથી થતું તેથી ત્યારબાદ શું બાકી રહે છે આપણે પાસે ત્યાં Wmx માં n1 અને n2 નથી તમે શું કહો છો વિદ્યાર્થી તેથી ચાલો એક સમયે એક જ જોઈએ તેથી શું તમે સહમત છો કે એ ની અંદર ના હોવું જોઈએ કારણ કે તે પ્રોડક્ટ દ્વારા કરવું પડશે બરાબર તેથી તમે આ પસંદગીમાં મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે આપણે તેને ગેલેર્કીન સમાન છે પરંતુ હજુ પણ આપણી પાસે થોડી છૂટ છે શું આપણે Niex પસંદ કરીએ અથવા Niex નું લિનિયર કોમ્બિનેશન e ને Niex માં i વખત બદલવું પડશે તમે જે કહો છો તે ત્યાં છે વિદ્યાર્થી હા બરાબર તેથી ચાલો ખરેખર તેને લખીએ બરાબર તેથી મેં જે કર્યું છે તેમાં U ને બદલ્યું છે અને મેં w ને w તરીકે રાખ્યું છે બરાબર તેથી આ એક સૂત્ર છે અને અહીં કેટલા વેરીએબલ વચ્ચે 1 થી 1 સુસંગતા છે બરાબર તેથી આપણે તેને બંને પદ માં લખી શકીએ છીએ તેથી શું તમે સહમત છો કે 5 વેરીએબલ સૂત્ર કારણ કે અહીં કૌંસ ની અંદરનું બધું ખબર છે તમને f આપેલ છે q તમને આપેલ છે p તમને આપેલ છે Nie ને તમે પસંદ કર્યો છે Wm ને તમે પસંદ કર્યો છે તેથી તે જોવામાં જટિલ અને કદરૂપું લાગે છે પરંતુ અંદરની દરેક વસ્તુ મને ખબર છે તેથી સૌથી પ્રથમ એવી કઈ યુક્તિ છે જે હું આ ઇન્ટિગ્રેશન ની વિગતવાર વિશ્લેષણ કરવાની જરૂર રહેતી નથી હું મારા ક્વોડરેચર માં ભાગ મુજબ અચળ ધારી શકો છો તેથી ત્યારબાદ આ વસ્તુ પણ ફક્ત આંકડા બની જશે દરેક સેગ્મેન્ટ મેળવીશ આ વસ્તુ જે મારા હાથ માં છે તેને હું જુદા જુદા w માં મૂકી શકું છું અને વધુ અને બધું સૂત્રો મેળવી શકું છું બરાબર જુદા જુદા સેગ્મેન્ટ માં દરેક Wmx એ બિન શૂન્ય છે તેથી હું જુદા જુદા સૂત્રો મેળવીશ પરંતુ હવે દરેક સૂત્રો પાસે આ Us ના અમુક સંયોજનો છે હવે આપણે શું કરશું કે m ની જુદી જુદી કિંમત માટે Wmx ને બદલાવીશું સૂત્રોની પદ્ધતિ મેળવીશું બરાબર હવે આની તરફ જુઓ તેથી મારો અર્થ એ છે કે આપણે વિગતવાર 1D ઉદાહરણ લઈશું કે જ્યાં આપણે સૂત્રોની પદ્ધતિ સાથે આવીશું તેથી અહીં આ પ્રક્રિયાનો કોઈ એવો ભાગ છે જે સમજાયો ના હોય ચાલો હવે તેને સંપૂર્ણ સમજીએ Wmx એ 1 થી 5 હશે જ્યાં m એ આર્બિટરી વસ્તુ છે તત્વો અથવા ગમે તે સાથે સંબંધ હોવો જરૂરી નથી કારણ કે ત્યાં કેટલા તત્વો છે ત્યાં 4 તત્વો છે વિદ્યાર્થી તેથી m એ તત્વના ક્રમ ના બની શકે m બુજુ કંઈક હોઈ શકે કે જેથી હું પૂરતા વેરીએબલ માં પૂરતા સૂત્રો મેળવી શકું તે મારો ઉદેશ્ય છે ત્યારબાદ જ હું આ ને ઉકેલી શકીશ બરાબર તે માટે જ મેં લખ્યું છે કે Wmx એ કાં તો Nie અથવા Nie ના અમુક લિનિયર મેળવવાનો છે તેથી આ Wm ને કેવી રીતે પસંદ કરીએ આપણે તેને વિગતવાર નીચેની સ્લાઈડ માં પૂરતા સૂત્રો તે હેતુ છે બરાબર તેથી આપણે તેને હાલ માટે એકબાજુ રાખીએ હવે આ સૂત્ર તરફ જુઓ આપણે એફઇએમ ઉદાહરણ તરીકે Wmx લઈએ ચાલો કહીએ કે આપણે ફક્ત આ સૂત્ર 1 ની તરફ જોઈએ બરાબર તેથી આ ફંક્શન બનાવવા માટે આપણે Wmx લઈશું તેથી આ તત્વ 1 2 3 4 છે તેથી આ શેપ ફંક્શન માટે સંકેત શું છે N તત્વ ના નંબર 2 ડાબે અથવા જમણે છે ડાબી બાજુનો 1 એ ડાબા નોડ તરફ છે તેથી તે 1 છે બરાબર તેથી હું WmxNi1e2x ને પસંદ કરવા જઈ રહ્યો છું બરાબર હું આ શેપ ફંક્શન નું પરીક્ષણ કરી રહ્યો છું હવે શું આપણે એવી દલીલ કરી શકીએ કે મને જે સૂત્રોની પદ્ધતિ મળી છે તે સ્પાર્સ છે આપણે તે કેવી રીતે કરીશું ચાલો તે જોઈએ વિદ્યાર્થી બીજું પદ તેથી બીજા પદ માં જો હું જોઇશ તો ચાલો સરળ વસ્તુ સાથે ચાલુ કરીએ બીજા પદ સાથે બીજું પદ Wmx છે Wmx નો ડોમેઈન શું છે શું ફક્ત 2 તત્વ છે કારણ કે આ N આ વસ્તુ જે મેં પસંદ કરી છે તે માત્ર e2 કરતાં શૂન્ય નથી બરાબર તેથી જો આ e એ બધા તત્વોનો સારાંશ આપે છે તેથી જો આ e તત્વ 1 3 અથવા 4 પર જશે તો શું થશે વિદ્યાર્થી 0 0 માટે શું આ U1U4U5 આમાં દેખાશે તેઓ દેખાશે નહિ તેઓ 0 વડે ગુણાશે તેથી તેવીજ રીતે તમે આમાં માત્ર એવા જ પદો જોઈ શકશો કે જે બિન શૂન્ય હશે શું આ સૂત્રમાં જે શૂન્ય શિવાય ના હશે તે દેખાશે વિદ્યાર્થી e બરાબર 2 e બરાબર 2 ક્રમ ક્યુ e ક્યુ Us તમે સાચા છો e બરાબર 2 e ને બરાબર 2 માં ક્યુ Us છે વિદ્યાર્થી U2 અને U3 U2 અને U3 હા તેઓ શેના વડે નહિ ગુણાય વિદ્યાર્થી U તેથી તે આધીન હશે શું હું વિચારું છું કે અહીં મેં એક પદ હું ચુકી ગયો છું છેલ્લા પદ પાસે U નથી હા છેલ્લા પદ પાસે U નથી વિદ્યાર્થી ચોરસ કૌંસ ચોરસ કૌંસ ખરેખર હા ચોરસ કૌંસ શું ધરાવતું નથી વિદ્યાર્થી બીજું પદ છેલ્લું પદ વિદ્યાર્થી છેલ્લું તમે શું કહી રહ્યા છો મને ચકાસણી કરવા દો જો મેં ભૂલ કરી હોય તો હા તમે સાચા છો તેથી તમે કહો છો કે આ પદ આવી રીતે આવશે તેથી આ dx બનશે બરાબર દરેક સેગ્મેન્ટ માટે અંતનું બિંદુ ત્યાં હશે બરાબર તેથી ખરેખર આ અંતના બિંદુઓ રદ થશે ક્યાં અંતના બિંદુઓ સીવાય વિદ્યાર્થી આખું ડોમેઈન આખું ડોમેઈન છે વિદ્યાર્થી બરાબર અંતનું બિંદુ ખરેખર તે સારાંશ ધરાવે છે સારાંશ આ અંતિમ બિંદુઓની જેમ દેખાય છે બરાબર તે ભાગો દ્વારા ઇન્ટિગ્રેશન છે બરાબર તેથી કોઈપણ રીતે આ પદ આપણને મૂંઝવણમાં મૂકતું નથી કારણ કે W તેની અંદર કોઈપણ Us કોઈપણ રીતે ધરાવતું નથી બરાબર તેથી આ સૂત્રમાં જે U આવશે તે U2 અને U3 જ હશે બરાબર તેથી તમે જોઈ શકો છો કે મને આ એક સૂત્રમાં બધા 5 મળતા નથી પરંતુ યાદ રાખો કે આપણા ઇન્ટિગ્રલ સાથે જોડી રહ્યું હોય તેથી જો ત્યાં કોઈ શેર્ડ એજીસ પદ્ધતિ મેળવો છો